અસાઇનમેન્ટ 5 પ્રોબ્લેમ 1 5 અને આ સત્ર અને પછીનું એક આપણે અસાઇનમેન્ટ નંબર 5 અને અસાઇનમેન્ટ નંબર 6 સોલ્વ કરીશું તમે અત્યાર સુધી મને અસાઇનમેન્ટ નંબર 1 થી 4 સોલ્વ કરતા જોયા છે અને અમે આ બે સત્રોમાં જે કરવા જઈ રહ્યા છીએ તે એ છે કે પ્રોબ્લેમ નું નિરાકરણ સહાયક શિક્ષક દ્વારા કરવામાં આવશે જે શરૂઆતથી જ આ કોર્સમાં સામેલ છે તેઓ આઇઆઇટી કાનપુર ભૌતિકશાસ્ત્ર વિભાગના નિયમિત પીએચ વિદ્યાર્થીઓ છે અને તેઓ અસાઇનમેન્ટઓ ઉત્પન્ન કરવા તેના ઉકેલો પેદા કરવા માટે જવાબદાર છે અને તેથી આજે તેઓ તમારી સાથે કરેલા ઉકેલો શેર કરશે અસાઇનમેન્ટ નંબર 5 શ્રી રબીથ સિંહ અને મિસ પરમિતા દાસ ગુપ્તા દ્વારા હલ કરવામાં આવશે તો અહીં રબીથ સિંહ છે પ્રથમ પ્રશ્નમાં તમારે ઇન્ટિગ્રલ 02π0cossinddR2r2 2rRcoscosθsinsinθcosϕ ϕ ની ગણતરી કરવાની છે cosθ Vr r30 cosθ for r≤R R330 cosθr2 for r≥R તો શું આ ઇન્ટિગ્રલ ભાગની ગણતરી કરવા માટે સ્ફેરિકલ શેલની હાઇ સિમ્મેટ્રી ડેન્સિટી નો ઉપયોગ કરો તેથી પ્રથમ આપણે શું કરીશું સ્ફેરિકલ શેલ માટે હાઇ સિમ્મેટ્રી ડેન્સિટીને કારણે અમે પોટેન્શિયલની ગણતરી કરીશું આપણે જાણીએ છીએ જો આપણે cosθ આપી હોય તેથી આ ઘનતા માટે આપણે વ્યાખ્યાનોમાં પોટેન્શિયલ જોયું છે તેથી આપણી પાસે એક સ્ફેરિકલ શેલ છે જેમાં ઘનતા શામેલ છે અને આપણે વ્યાખ્યાનોમાં જોયું છે કે બિંદુ r પર આ સ્ફેરિકલ શેલને લીધે પોટેન્શિયલ આ એક્સપ્રેશન દ્વારા આપવામાં આવે છે r ≤ R માટે Vr r30 cosθ છે અને r ≥ R માટે આ પોટેન્શિયલ Vr R330 cosθr2 છે તેથી અમે આ ઇન્ટિગ્રલની ગણતરી કરવા માટે આ જવાબનો ઉપયોગ કરીશું તેથી ફરીથી Vr 14π0 r RR2sinddϕ તેથી જો cosθ છે તો અમે આ જવાબ લખી શકીએ છીએ તેથી જો આપેલ cos છે તેથી આપણે આ cos લખી શકીએ અને સ્ફેરિકલ સિસ્ટમ માટે આ સરફેસ એલિમેન્ટ R2sinddϕ દ્વારા આપવામાં આવે છે તેથી જો આપેલ ઘનતા cos છે તો તમે તેને Vr 14π0 cosθr RR2sinddϕ તરીકે લખી શકો છો જ્યાં R સ્ફેરિકલ શેલ પરના બિંદુ નો સંદર્ભ આપે છે Vr 14π0 r RR2sinddϕ 14π0 cosθr RR2sinddϕR24π0 cosθr Rsinddϕ Vrr30 cosθ for r≤R VrR330 cosθr2 for r≥R તેથી આપણે આને VrR24π0 cosθr Rsinddϕ તરીકે લખી શકીએ છીએ તેથી જો આપણે બે જવાબોની તુલના કરીએ તો હું જોઈ શકું છું કે આ પોટેન્શિયલ બરાબર છે કારણ કે આપણે આ પોટેન્શિયલ માટેનો જવાબ જાણીએ છીએ તેથી અમે આની તે જવાબ સાથે સરખામણી કરી શકીએ છીએ r ≤ R માટે જે Vrr30 cosθ છે અને r ≥ R માટે VrR330 cosθr2 છે તેથી આપણે તે જોઈ શકીએ છીએ આપણે આ r ≤ R માટે R24π0 cosr Rsindd r30 cosθ લખી શકીએ r ≥ R માટે R24π0 cosr RsinddR330 cosθr2 છે cossinddR2r2 2rRcoscosθsinsinθcosϕ ϕ તેથી તમે r ≤ R માટે આ cosr Rsindd 4πr3R2cosθ લખી શકો છો અને r ≥ R માટે cosr Rsindd4πR3r2cosθ છે તો અહીં સ્ફેરિકલ કોઓર્ડીનેટ માં r Rr2R2 2rRcoscosθsinsinθcosϕ ϕ લખી શકાય તેથી જો આપણે r R ની કિંમત લખીશું તો પછી આપણે જોઈ શકીએ કેcossinddR2r2 2rRcoscosθsinsinθcosϕ ϕ તેથી ગણતરી કરવા માટે તે ઇન્ટિગ્રલ સિવાય કંઈ નથી તો આ પ્રથમ સવાલનો જવાબ છે તેથી મારો આગળનો પ્રશ્ન નંબર 2 છે પ્રશ્ન નંબર 2 આપણી પાસે સમાન ચાર્જ સ્ફેરિકલ શેલ છે તેથી આ z અક્ષની આસપાસ ફરે છે તેથી જો આપણે આ સ્ફેરિકલ શેલ પર કોઈ સરફેસ એલિમેન્ટ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે દરેક એલિમેન્ટ કોણીય વેગ સાથે z અક્ષની આસપાસ ફરતા હોય છે તેથી સરફેસ એલિમેન્ટ ds ની ગતિ દ્વારા આપવામાં આવે છે તેથી આ કોણ છે તેથી જો r z અક્ષ સાથે કોણ આગળ છે તો તમે જોઈ શકો છો કે આ વર્તુળની ત્રિજ્યા છે કે જેના પર આ સરફેસ એલિમેન્ટ ds ખસેડી રહ્યા છે તો આપણે જોઈ શકીએ છીએ આ તે વર્તુળ છે કે જેના પર ds ખસેડી રહ્યું છે તેથી વર્તુળની ત્રિજ્યા rsin દ્વારા આપવામાં આવે છે તેથી તમે જોઈ શકો છો કે vrrsinθ ω છે જે કોણીય વેગ માં ત્રિજ્યા સિવાય કંઈ નથી તેથી પ્રવાહ ઘનતા જે jrσ vr છે પરંતુ આ સપાટી ઘનતા છે તેથી જો આપણે વોલ્યુમ ચાર્જ ઘનતા વોલ્યુમ પ્રવાહ ઘનતા લખીશું તો આપણે તેને jσ δr R vr તરીકે લખીશું rsinθω તેથી આપણે જોઈ શકીએ છીએ કે આ સરફેસ એલિમેન્ટ દિશા સાથે આગળ વધે છે તેથી j ની r દિશા મૂડીવાદ સાથે હશે તો આ બીજા સવાલનો જવાબ છે સમાન પ્રોબ્લેમ નો જવાબ જોવાની બીજી રીત હશે જો હું આ સ્ફેરિકલ શેલ લઉં છું અને અહીં એક બેન્ડને ધ્યાનમાં લઈશ તો આ બેન્ડમાં ક્ષેત્ર 2πRsinθ આ બેન્ડનો કુલ ક્ષેત્ર 2πR2sinθdθ છે આ બેન્ડ પરનો નેટ ચાર્જ q2πR2sinθdθ છે અને આ ચાર્જ આજુબાજુ ચાલી રહ્યો છે તે દર સેકન્ડમાં આસપાસ જાય છે આ દર સેકન્ડમાં ચાર્જ 2π જાય છે rsinθω તેથી આ બેન્ડ પ્રવાહ 2πR2sinθdθ σ×2π આપી રહ્યું છે ચાલો 2π કેન્સલ કરીને આપણને R2sinθdθ σω મળે છે તે સપાટી પર પ્રવાહ ચાલુ છે તેથી સપાટી પ્રવાહ ઘનતા આ પ્રવાહને અહીંની લંબાઈ દ્વારા વહેંચવામાં આવશે જે હું આ ગોળા પર લાલ રંગ દ્વારા બતાવી રહ્યો છું જે Rdθ છે તો આ R2sinθdθσωRdθ હશે ચાલો આપણે ફરીથી Rdθ કેન્સલ કરીએ અને આપણને σRωsinθમળે છે તેથી સપાટી પ્રવાહ ઘનતા k σRωsinθ છે અને જો હું આને વોલ્યુમ પ્રવાહ ઘનતા તરીકે વ્યક્ત કરું છું તો j k δr R હશે તેથી આ σ δr R rsinθω છે જે ખરેખર પહેલા જેવો જ જવાબ છે તેથી આપણે જે કરવાનો પ્રયાસ કરીએ છીએ તે તમને સમાન પ્રોબ્લેમને જોવાની બે અલગ અલગ રીતો આપે છે તેથી હવે આપણે પ્રોબ્લેમ નંબર 3 સોલ્વ કરવા જઈશું તેથી પ્રોબ્લેમ 3 માં આપણે 02π0cossinddR2r2 2rRcosϕ ϕz z2ગણતરી કરવાની છે આ z z2 છે તેથી આપણે આ ઇન્ટિગ્રલ ની ગણતરી કરવી પડશે તેથી અમે ફરીથી શું કરીશું તેથી આપણી પાસે સિલિન્ડર છે હું યુનિફોર્મ ઘનતા લઈને આવું છું તેથી પહેલા હું ગોસિયન સરફેસ બનાવીશ જે સિલિન્ડર છે કારણ કે અહીં સિમ્મેટ્રી છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુતક્ષેત્ર સપાટીના દરેક બિંદુએ લંબ છે જે rk દિશા સાથે છે ds charged enclosed0 તેથી અને સરફેસ એલિમેન્ટ પણ તે જ દિશામાં છે જે R છે તેથી ગોસના નિયમ Gausss law મુજબ અમે લખી શકીએ છીએ અને આ સપાટીની લંબાઈ L છે સિલિન્ડ્રિકલ શેલ ની ત્રિજ્યા R છે અને ગોસિયન સરફેસ ની ત્રિજ્યા ઓછી છે તેથી આપણે જોઈ શકીએ છીએ અમે ગોસના નિયમનો ઉપયોગ કરીશું જે E ds charged enclosed0 છે 2πrL 2πRLσ0 E Rσ0r તેથી આપણે જોઈ શકીએ છીએ કે જોડાયેલ ચાર્જ સિલિન્ડ્રિકલ શેલ ની સપાટી વિસ્તારની બરાબર હશે જે Eds 2πRLσ0 છે તેથી કારણ કે દરેક તબક્કે E અચળ હોય છે તેથી આપણે ds2πrL લખી શકીએ છીએ તેથી ds એ ગોસિયન સરફેસ નું ક્ષેત્રફળ છે તેથી વિદ્યુતક્ષેત્ર E બરાબર છે કારણ કે 2πL કેન્સલ કરવામાં આવશે તો વિદ્યુતક્ષેત્ર E Rσ0r છે Vr rREdrrRRσ0rdr σR0 lnrrRVrσR0ln Rr તેથી હવે કારણ કે આપણે જાણીએ છીએ કે બિંદુ r પરનું વિદ્યુતક્ષેત્ર એ E Rσ0r છે તેથી પોટેન્શિયલ Vr rREdr છે જ્યાં r સંદર્ભ બિંદુ છે તો હું શું કરીશ હું સિલિન્ડ્રિકલ શેલની સપાટી પર સંદર્ભ બિંદુ લઈશ તેથી આ VrrRRσ0rdr હશે જે VrσR0 lnrrRછે તેથી આ પોટેન્શિયલ છે તેથી આ સિલિન્ડ્રિકલ શેલ સિલિન્ડ્રિકલ સિલિન્ડરપર યુનિફોર્મ ઘનતા હોવાને કારણે આ પોટેન્શિયલ છે તેથી હું આ પરિણામનો ઉપયોગ r ≥ R માટે ગણતરી કરવા કરીશ અને સિલિન્ડરની અંદર E0 છે તેથી સિલિન્ડરની અંદર પોટેન્શિયલ અચળ છે અને જે સિલિન્ડ્રિકલ શેલ ની સપાટી પર જે પણ પોટેન્શિયલ હશે તેના બરાબર હશે તેથી જો આપણે સંદર્ભ બિંદુ 0 પર પોટેન્શિયલ લઈએ તો તે r0 થવા દો તેથી આપણી પાસે સિલિન્ડરની અંદર Vr0અને સિલિન્ડરની બહાર Vr આ બિંદુ ની સમાન છે તેથી ફરીથી જો હું લખું છું જો તમે યુનિફોર્મ ચાર્જ ઘનતા ધરાવતા સિલિન્ડર શેલ આપ્યો હોય તો બિંદુ p પર પોટેન્શિયલ અને આ ચાર્જ એલિમેન્ટ છે જે σR ddz છે તો આ ચાર્જ એલિમેન્ટ છે તેના કારણે તમારે બિંદુ p પર પોટેન્શિયલની ગણતરી કરવી પડશે તો આ r છે તેથી આપણે પોટેન્શિયલ d b જોઈ શકીએ છીએ તેથી બિંદુ p પર પોટેન્શિયલ એ સપાટી ના તમામ એલિમેન્ટને કારણે પોટેન્શિયલનો સરવાળો હશે જે Vr 14π0σR ddzr Rછે r R જે ચાર્જ એલિમેન્ટ થી તે બિંદુ સુધીનું અંતર છે કે જ્યાં તમારે પોટેન્શિયલ ગણતરી કરવી પડશે Vr 14π0σR ddzr R σR0ln Rr r ≥ R 0 r ≤ R તેથી આપણે આ પ્રોબ્લેમનો જવાબ જાણીએ છીએ જેની આપણે ગણતરી કરી છે તેથી આ r ≥ R માટે Vr σR0ln Rr છે r ≤ R માટે Vr0 છે તેથી જો આપણે આ ઇન્ટિગ્રલ જોયું તો તમે કરી શકો છો R કેન્સલ કરવામાં આવશે અને ત્યાં એક વધુ વેક્ટર 14π0 છે σR ddzr R4π ln Rr r≥R 0 r≤R r R r2R2 2rRcosϕ z z2 dϕdzr2R2 2rRcosϕ z z2 તેથી 0 કેન્સલ કરવામાં આવશે નહીં તેથી આપણે r ≥ R માટે σR ddzr R4π ln Rr લખી શકીએ છીએ અને r ≤ R માટે σR ddzr R0 છે તેથી જો આપણે આ ઇન્ટિગ્રલ જોયું તો આપણે r R r2R2 2rRcosϕ z z2 લખી શકીએ છીએ તેથી જો હું r R નું મૂલ્ય મૂકી શકું તેથી dϕdzr2R2 2rRcosϕ z z2 છે તેથી આ ગણતરી કરવા માટે ઇન્ટિગ્રલ સિવાય કંઈ છે તેથી આ પ્રોબ્લેમ નંબર 3 નો જવાબ છે તેથી અસાઇનમેન્ટમાં એક પરિબળ છે જે 2 ત્યાં ન હતો તો તે ફક્ત ટાઇપ કરવામાં ભૂલ છે પ્રશ્ન નંબર 4 માં z અક્ષ સાથે યુનિફોર્મ મેગ્નેટાઇઝેશન ધરાવતી અમારી પાસે ડિસ્ક છે તેથી મેગ્નેટાઇઝેશન z દિશા સાથે છે જે આ છે તેથી જો હું બાઉન્ડ પ્રવાહ ની ગણતરી કરું જે B છે જે Mn દ્વારા આપવામાં આવે છે તેથી અહીં જો હું M લખીશ જે j દિશા સાથે છે અને આપણે જોઈ શકીએ છીએ કે સરફેસ એલિમેન્ટ પણ z દિશા સાથે છે તેથી B0 છે તેથી આ Kb છે Kb Mn Mzz 0 તેથી અને વોલ્યુમ ચાર્જ ઘનતા jb M દ્વારા આપવામાં આવ્યું છે કારણ કે આપણી પાસે યુનિફોર્મ મેગ્નેટાઇઝેશન છે તેથી આ પણ શૂન્ય છે ડિસ્કની બહાર M0 કારણ કે મેગ્નેટાઇઝેશન માત્ર ડિસ્ક પર છે અને કારણ કે ત્યાં કોઈ મુક્ત પ્રવાહ નથી અને કોઈ બાઉન્ડ પ્રવાહ નથી તેથી આપણે B0 લખી શકીએ છીએ M0 B0 તેથી આ પ્રોબ્લેમ નંબર 4 નો જવાબ છે સોલ્યુશન પર ટિપ્પણીઓ અને તેને જોવા માટેની વિવિધ રીત તમે જે કહ્યું તે Kb Mn 0 છે જે અસરમાં છે તે ઉપલા અને નીચલા સપાટી પર છે પરંતુ તમે કોઈ પ્રશ્ન ઉભા કરી શકો છો અને સવાલ થશે કે જો મારી પાસે આ છે અને M આ z દિશામાં છે બાજુની સપાટી પર એક n છે જેથી તમે Mn લો તમે અહીં ડિસ્કના પરિઘ પર પ્રવાહ જુઓ છો તેથી જો હું ટોચ પરથી જોઉં તો આ પ્રવાહ આ રીતે ચાલે છે જો કે આપણે આ પ્રોબ્લેમ શું છે કે આ પાતળી મોટી ડિસ્ક છે જેમાં ડિસ્કની ત્રિજ્યાની હદ જાડાઈ કરતા ઘણી મોટી હોય છે અને તેથી જો તમને લાગે કે સપાટીનો પ્રવાહ કેટલાક ચુંબકીય ક્ષેત્રને જન્મ આપે છે હા તે થાય છે પરંતુ તે ખૂબ જ નાનું છે અસરકારક રીતે શૂન્ય કારણ કે મોટા R તમને કેન્દ્રમાં ખૂબ નાનું ક્ષેત્ર આપશે અને તેથી જે કરવામાં આવ્યું હતું તે સાચું હતું પરંતુ જો તમને કોઈ પ્રશ્ન છે કે ત્યાં પરિઘ પ્રવાહ હોઈ શકે છે તો તમે સાચા છો પરંતુ તે પ્રવાહ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ફાળો આપતું નથી તમે એ જ પ્રોબ્લેમને H અથવા તમે જે સહાયક ક્ષેત્ર ની વાત કરી રહ્યા છો તેના દૃષ્ટિકોણથી પણ જોઈ શકો છો હવે આ જેવું M છે તમને યાદ છે કે આપણે વ્યાખ્યાનમાં કર્યું છે કે B0 છે અને તેથી H તમે જોશો કે તમે સમગ્ર M તરફ જુઓ તો તે મર્યાદિત છે અને પછી અચાનક નીચે જાય છે B0 H M Hinside M Houtside0 B 0H M Binside o M M0 Boutside0 તેથી M ફંક્શન જેવું છે અથવા જો તમને ગમે તો તે સપાટીના ચુંબકીય ચાર્જ ને ઉત્તેજન આપે છે સપાટીના ચુંબકીય ચાર્જ તમે અહીં જોઈ શકો છો M M બનશે અને બીજી બાજુ MM બનશે કારણ કે તમે આ તરફ જતા M વધતો જાય છે પછી M ઓછો થાય છે અને તેથી જ્યારે હું M કરું છું તે H ની ગણતરી માટે જાણે આ ડિસ્ક પર હોય છે તો અહીં પોઝિટિવ ચુંબકીય ચાર્જ છે અને અહીં નેગેટિવ ચુંબકીય ચાર્જ છે અને ક્ષેત્રના પ્રકાર વિદ્યુતક્ષેત્ર જેવા દેખાશે તો H અહીં બીજી દિશામાં હશે તેથી Hinside M હશે અને Houtside0 હશે હું એ પણ જાણું છું કે B 0H M છે અને તેથી Binside o M M હશે જે 0 છે અને Boutside0 છે કારણ કે H0 છે અને ત્યાં M0 છે તેથી આ સમાન છે જેમ કે પહેલા પ્રોબ્લેમ થઈ હતી બંને તમને સમાન જવાબ આપે છે અમે તમને સમાન પ્રોબ્લેમને જોવાની બે રીત આપી છે કાં તો બાઉન્ડ પ્રવાહ દ્વારા અથવા ઇલેક્ટ્રિક એનાલિસિસ દ્વારા આ પ્રશ્ન નંબર 2 થી પ્રશ્ન નંબર 5 ના જવાબ આપે છે